ઈલેક્ટ્રીક ફિલ્ડ માટે હેલ્મહોલ્ટ્ઝ થીયરમ આપણે ઈલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી કઈ રીતે કરી શકાય તે કામ કરીએ અહીં આપણે સ્પષ્ટપણે નોંધીએ કે જો વીજભાર વિતરણ આપેલું હોય તો Er14π0dVrr r3r r થશે હું હંમેશા આ રીતે તેની ગણતરી કઈ રીતે કરું છું તે જોઈએ હવે હું તમને અલગ પ્રશ્ન પૂછું છું ધારો કે હું અહીં અવકાશના એક ક્ષેત્રને ધ્યાનમાં લઉ છું જ્યાં મને આ ચાર્જ વિશે માહિતી કે ખબર નથી પણ મને આ બિંદુઓ પર ફીલ્ડ વિશે ખબર છે હું તેને અલગ અલગ કલર થી દર્શાવીશ માનો કે હું આ સમયે ક્ષેત્ર જાણું છું તો મને સીમા પર આપેલ ફીલ્ડનો ખ્યાલ છે પણ મને ચાર્જ વિતરણ વિશે ખબર નથી પરંતુ મને બાઉન્ડ્રી પરના ફીલ્ડ વિશે ખબર છે હું બાકીની જગ્યામાં અહીંના ક્ષેત્રની ગણતરી કરી શકું તે વધુ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ જેથી તમે જ્યાં ચાર્જ નિર્દિષ્ટકરશો નહીં ગોળાકાર પદાર્થ કેટલો ચાર્જ વહન કરે છે પરંતુ હું તમને જે આપું છું તે ગોળાકાર પદાર્થને ઢાકી દે છે હું તમને જણાવું કે આ ગોળાકાર સપાટી પર આ ક્ષેત્રમાં બધા એકસરખા છે અને તેની તીવ્રતા કેટલાક કોન્સ્ટન્ટ દ્વારા આપવામાં આવે છે શું હું બાકીની જગ્યામાં ક્ષેત્રની ગણતરી કરી શકું આ કિસ્સામાં તે ખૂબ જ સરળ છે કારણ કે તમે લાલ ગોળાના કેન્દ્રને ધ્યાને લઇ રહ્યા છો તો તમે એમ કહેશો કે સપાટી પર E છે તે દેખીતી રીતે ER14π0QR2 જેટલું હશે અને તેથી 14π0Qr2 ને હું 14π0QR2 પણ લખી શકું અહીં મેં R2 થી ગુણાકાર અને ભાગાકાર કર્યો છે અને તેથી હું કહી શકીશ કે આ Er R2r2 છે Er14π0Qr214π0QR2 તેથી અહીં હું દલીલ કરી શકું છું ક્ષેત્રની પ્રકૃતિને કારણે બધા ગોળાકાર એક ચોક્કસ બિંદુ વિશે સપ્રમાણતા ધરાવે છે તેથી હું સમજી શકું છું કે આ એક બિંદુ ચાર્જ ને લીધે છે પરંતુ જો મને તે જ સપાટી આપવામાં આવે તો શું થાય પરંતુ સપાટી પર ક્ષેત્રની મનસ્વી દિશા અને મનસ્વી તીવ્રતા છે ત્યારે હવે હું શું કરું હવે મારે શું કરવું જોઈએ તે ક્ષેત્રને અહીં બહાર કાઢીએ અને અમુક પ્રકારના વિકલ સમીકરણ નો ઉપયોગ કરીએ અને આગળનો મુદ્દો શું છે અને પછીના બિંદુએ શું છે તે શોધી કાઢીએ અને પછી સંકલન કરીએ તેથી સીમા થી શરૂ કરીને જો ક્ષેત્રના તફાવતો જાણીતા છે તો તમે બીજી જગ્યાએ પણ ક્ષેત્ર શોધી શકશો હવે મેં પહેલેથી જ કહ્યું છે કે આપણે શા માટે આવું કરવા માંગીએ છીએ અત્રે એ જરૂરી નથી કે દર વખતે મને ખબર હશે કે ચાર્જ ક્યાંક છે મને બાઉન્ડ્રી આપવામાં આવી છે અને ત્યાં મને ફીલ્ડ વિશે ખબર છે હું તેને અહીંથી કેવી રીતે બનાવી કરી શકું તેથી જો હું વિકલો જાણું છું અને તે કરી શકું છું બીજા શબ્દોમાં કહીએ તો E કોઈ વિકલ સમીકરણ ને સંતોષે છે કે જે ક્ષેત્ર જાણીતું છે અને કોઈ બાઉન્ડ્રીથી શરૂ થતું હોય અને તેને ઉકેલી શકાય છે વાત સ્પષ્ટ છે તેથી આપણે એક વિકલ સમીકરણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી જો મને કોઈ ચોક્કસ બાઉન્ડ્રી પર ફીલ્ડ ખબર હોય તો ચોક્કસ ક્ષેત્રમાં હું ત્યાંથી તેને બનાવી શકું છું હવે ચાલો જોઈએ કે આપણે કેટલીક વ્યાખ્યાઓ સમજવાની છે E માં 3 ઘટકો છે કારણ કે તે સદિશ રાશી છે આપણી પાસે x દિશામાં Ex છે અને y દિશામાં Ey ઘટક છે અને Ez છે અને આ બધા x y અને z ના વિધેય છે તેથી જો હું બિંદુ થી બિંદુ પર જઈ રહ્યો છું આ બિંદુથી આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ ત્રણેય ઘટકો માટે જ્યારે હું x બદલીશ ત્યારે Ex બદલાઇ જાય છે પરંતુ y અને z ને નિયત રાખો એનો અર્થ એ કે હું x ના સંદર્ભમાં આંશિક વ્યુત્પન્ન લઈ રહ્યો છું Ex પણ બદલાશે જો હું y બદલીશ અથવા Ex પણ બદલાય છે જો હું z બદલીશ અને આ રીતે બીજા બધા ઘટકો માટે પણ કરો તેથી જો હું આ બિંદુએ છું તો ચાલો આપણે કહીએ કે આ x છે આ y છે આ z છે જો હું અહીંથી xz સમતલ માં જઈશ ત્યારે હું અહીં આગળ વધું છું તો Ex ઘટક બદલી શકે છે જો હું y દિશામાં જઈશ તો Ex ઘટક ફરીથી બદલાઈ શકે છે તેથી તે આ ત્રણ વિભેદક આંશિક ડેરિવેટિવ્ઝ દ્વારા વર્ણવવામાં આવ્યું છે એ જ રીતે y ઘટક ત્રણેય કોઓર્ડિનેટ્સ સાથે બદલાશે અને તેથી ઝેડ કમ્પોનન્ટ પણ બદલાશે તેથી સિદ્ધાંતમાં મારે આ બધા 9 ડિફરેન્શિયલ્સ ની જરૂર છે દરેક ઘટક માટે ત્રણ જોઈએ ક્ષેત્રથી તેની ગણતરી કરવા માટે અન્ય કોઈ બિંદુએ આપેલ મૂલ્ય છે ઉપરાંત મારે તે બધાની સૂચિ રાખવી જોઈએ પરંતુ આપણે ભાગ્યશાળી છીએ કારણ કે આપણી પાસે આ ઉપયોગી પ્રમેય છે અને હું તેને હેલ્મહોલ્ટ્ઝના પ્રમેય તરીકે ઓળખીશ અને તે સાબિત કર્યા વિના ઉપયોગમાં લઈશું અને તે જણાવે છે કે આપેલી બાઉન્ડ્રી પરના કોઈપણ વેક્ટર ક્ષેત્રના લંબ ઘટકને હું જાણું છું લંબરૂપ ઘટક તમામ ક્ષેત્ર માટે જાણીતું છે તે પછી હું તે રાશિ ને વ્યાખ્યાયિત કરીશ અને સમજાવીશ જો આપણે ડાયવર્જન્સ ને જાણીએ તો હું તેનો અર્થ એક મિનિટમાં સમજાવી શકીશ જે આમાંથી ડેરિવેટિવ્ઝનું સંયોજન છે અહીં ડાયવર્જન્સ એ x ના સાપેક્ષમાં x કમ્પોનન્ટ ડેરિવેટિવ્ઝ વત્તા y ના સાપેક્ષમાં y કમ્પોનન્ટ ડેરિવેટિવ્ઝ અને z ના સાપેક્ષમાં z કમ્પોનન્ટ ડેરિવેટિવ્ઝનો સરવાળો છે એટલે કે ડાયવર્જન્સ ExδxEyδyEzδz જો આપણે ડાયવર્જન્સ અને કર્લ રાશિઓને જાણીએ તો એટલે કે જો આપણે આ બે જથ્થાઓને જાણીએ તો ચાલો હું તેના ઘટકો આ રીતે લખી શકું ઉદાહરણ તરીકે કર્લનો x ઘટક Ezδy Eyδzછે તેનો y ઘટક Exδz Ezδx હશે અને તેનો z ઘટક Eyδx Exδyછે જો હું આ જથ્થાનો કર્લ જાણું અને જો હું ડાયવર્જન્સ જાણું છું તો હું દરેક જગ્યાએ ફીલ્ડની ગણતરી કરી શકું છું કર્લ Ezδy Eyδz Exδz Ezδx Eyδx Exδy તો આ હેલ્મહોલ્ટ્ઝનું થીયરમ Helmholtzs theorem છે અને જો મને બાઉન્ડ્રી પર લંબ ઘટક ખબર હોય તો પછી મારે ફક્ત કર્લ અને ડાયવર્જન્સ જાણવાની જરૂર છે આપણે આના અર્થને સમજીએ અને તે જ આજનું બાકીનું લેક્ચર છે હું વેક્ટર ક્ષેત્રના ડાયવર્જન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશ આમ તમે ડાયવર્જન્ટ શબ્દ સાંભળ્યો ડાયવર્જન્સના અર્થ તરીકે આપણે ઉદાહરણ તરીકે કહીએ છીએ કે દૃશ્યો ડાયવર્જ એટલે કે છુટા છવાયા થઈ રહ્યા છે ત્યાં પ્રકાશના કિરણો ડાઇવર્ઝ એટલે કે છુટા છવાયા થઈને આવી રહ્યા છે તેથી મૂળભૂત રીતે તેનો અર્થ શું છે તે તમે ધોરણ 12 ના પુસ્તકમાંથી શીખ્યા હશો જો પ્રકાશ કિરણો એકબીજાથી દૂર જતા હોય તો આપણે કહીશું કે પ્રકાશ કિરણો ડાઇવર્જ થઈ રહ્યા છે જો લોકોમાં કોઇ મુદ્દા બાબત જુદા જુદા મત હોય તો આપણે કહીશું કે તેમની પાસે વિભિન્ન દ્રષ્ટિકોણ છે પરંતુ ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટે આપણે આમાં રસ લેતા નથી પરંતુ આપણને જે રસ છે તે ડાયવર્જ ગાણિતિક જથ્થાઓ છે પ્રકાશ કિરણો અલગ પડી રહ્યા છે એટલે કે છુટા છુટા થઈ રહ્યા છે હું વેક્ટર ક્ષેત્ર દ્વારા પ્રકાશ કિરણોને ખૂબ સારી રીતે રાખી શકું છું અને તે ક્ષેત્રોના વેક્ટરનું પ્રતિનિધિત્વ કરતી રેખાઓ છે જે બાબત આપણે વિચારણા કરી રહ્યા છીએ આ ડાયવર્જન્સનો શું અર્થ થાય છે અને તેની વ્યાખ્યા ખૂબ જ ચોક્કસ રીતે થઈ શકે તે આપણે જોયું ઉદાહરણ તરીકે ડાયવર્જન્સ આપણને કોઈ પ્રવાહીનો પ્રવાહ આપણે જોઈએ ત્યારે અનુભવી શકીએ છીએ તેથી ચાલો આપણે કહીએ કે આ પાણી અથવા પ્રવાહી વહે છે અને બધી જગ્યાએ તે જુદા જુદા બિંદુઓ પર અલગ અલગ પ્રવાહ ધરાવે છે અને પ્રકાશ કિરણો જુદા જુદા જોવા મળે છે એટલે કે આ ગતિ પણ જુદી પડે છે આથી આપણે એમ કહી શકીએ કે આ વિરૂપતા નો અર્થ શું છે હું તેનો ચોક્કસ અર્થ આપી શકું તેથી ચાલો જોઈએ કે જો હું અહીં કદ નાના લઉં છું અહીં પ્રવાહી આવે છે અને તેમાંથી પ્રવાહી બહાર નીકળે છે રસપ્રદ એ છે કે જેટલું પ્રવાહી અહીં આવે છે તેટલું જ પ્રવાહી અહીંથી બહાર નીકળે છે તેથી આ કિસ્સામાં હું કહી શકું કે તે ખરેખર ડાયવર્જિંગ નથી હું કહીશ કે જે આવે છે તે બહાર નીકળી જતું નથી બીજી બાજુ જો બહાર નીકળતું પ્રવાહી આવતા પ્રવાહી કરતા વધારે હોય તો હું આને ડાયવર્જન્ટ કહીશ અને આ પ્રવાહને divergent પ્રવાહ કહેશું તેના વેગ ને પણ divergent વેગ કહેવાય કારણ કે તેઓ જે લાવે છે તેના કરતા વધારે લઈ જાય છે અથવા બીજી બાજુ જો બહાર નીકળતુ પ્રવાહી અંદર આવતા પ્રવાહી કરતા ઓછું હોય તો આને કન્વર્જન્ટ કહીશ કારણ કે તે નેગેટીવ જેવું છે ચાલો આપણે સમજીએ ચાલો કોઈ લેન્સમાંથી પ્રકાશ કિરણો જોઈએ કારણ કે હું કહું છું કે તેઓ ડાયવર્ટ થઈ રહ્યા છે અને જો હું અહીં થોડું કદમોબાઇલ તો તે કિસ્સામાં જેટલો પ્રકાશ આવે છે તેટલો બહાર નીકળી જાય છે તે કદાચ ડાઇવર્જિંગ નહીં થાય અથવા તે ડાઇવર્જિંગ થશે પરંતુ બીજી બાજુ જો હું પ્રકાશનો કોઈ બિંદુ સ્ત્રોત જેવો સ્ત્રોત લઈશ તો પ્રકાશ અહીંથી ચારે તરફ જતો રહે છે જો હું તેની આસપાસ અહીં થોડું વોલ્યુમ લઈશ તો જોવા મળે છે કે આ વોલ્યુમમાંથી પ્રકાશ ચારે તરફ નીકળી રહ્યો છે તો આ ખરેખર ડાયવર્જેન્ટ છે બીજી બાજુ જો હું અહીં એક બિંદુ લઉ છું ત્યારે બધો પ્રકાશ અંદર આવી રહ્યો છે તો પછી હું કહીશ કે આ કન્વર્જન્ટ છે કારણ કે આ બિંદુથી કન્વર્ઝન કરવું તે આ બિંદુથી ડાયવર્જન્સ કહેવાય આપણે ફક્ત આ મુદ્દાની ચર્ચા કરી કારણ કે અહીંથી બધું બહાર આવી રહ્યું છે તેથી આ પ્રકારની રીતભાત ડાયવર્જન્સ વર્તન એ સમયે થાય છે કે જ્યારે કંઇક બધું બહાર નીકળી રહ્યું હોય અથવા ત્યાં ચોખ્ખી આઉટફ્લો આવે છે અથવા કંઈક અંદર જતું હોય તે નેગેટિવ ડાયવર્જન્સ અથવા કોઈ બીજી બાબત પણ થઈ રહી હોય તે પ્રકારની લાગણી થાય છે